અત્યાર સુધી આપણે જે કંઈપણ રીપ્રેસનટેશન જોયું છે તે તમામ સંખ્યાઓ સ્વભાવે પોઝિટિવ છે આપણે નેગેટિવ સંખ્યાઓને ધ્યાનમાં લીધી નથી પરંતુ તમે જોશો કે નેગેટિવ સંખ્યાઓ એકદમ સામાન્ય છે જેમ કે જ્યારે તમે ખાસ કરીને બાદબાકીની ક્રિયા કરી રહ્યા હોવ કે જેથી કરીને તમને નેગેટિવ સંખ્યા મળી શકે છે અને તે નેગેટિવ સંખ્યા પણ કમ્પ્યુટર સિસ્ટમ માં સંગ્રહિત કરવાની થતી હોય છે નેગેટિવ નંબર સ્ટોરેજ માટે આપણે અમુક ખાસ રજૂઆત વિશે વિચારવું પડશે અને જ્યારે આપણે આ બાઈનરી નંબર સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ નેગેટિવ સંખ્યાઓ 2 અલગ અલગ રીતે નિયંત્રિત થાય છે એક રીપ્રેસનટેશન 1 ના પૂરક રીપ્રેસનટેશન તરીકે ઓળખાય છે અને બીજું રીપ્રેસનટેશન 2 ના પૂરક રીપ્રેસનટેશન તરીકે ઓળખાય છે તેથી 1 ના પૂરક રીપ્રેસનટેશનમાં આપણે નેગેટિવ સંખ્યાને રજૂ કરવા માટે દરેક બિટ્સ ના પૂરકને લઈએ છીએ ઉદાહરણ તરીકે જો મારી પાસે એક નંબર હોય અને કહો કે જો મારે તે સંખ્યાને માઇનસ 4 દર્શાવવી હોય તો 4 બીટ નંબર સિસ્ટમમાં સૌ પ્રથમ આપણે પ્લસ 4 નું રીપ્રેસનટેશન લઈએ છીએ તેથી પ્લસ 4 ને 4 બીટ નંબર સિસ્ટમ માં 0100 આ રીતે રજૂ કરી શકાય છે તેથી જો તમે રીપ્રેસનટેશન માઈનસ 4 લેવા માંગતા હોવ તો શું થશે કે તેમાં આપણે દરેક બિટ્સને પૂરક બનાવીશું તેથી આપણે પૂરક બનાવવાનું શરૂ કરી રહ્યા છીએ તેથી આ બીટ 1 બને છે આ 0 છે આ 1 છે અને આ 1 છે તેથી આ 1 ની પૂરક સંખ્યા પ્રણાલીમાં માઈનસ 4 નું રીપ્રેસનટેશનછે તેથી આ ખૂબ જ સારું છે કારણ કે આપણે નેગેટિવ સંખ્યાઓને કોઈપણ સંખ્યાના આ સૌથી નોંધપાત્ર ભાગનું રીપ્રેસનટેશન કરી શકીએ છીએ તેથી જો આ બીટ 0 હોય તો આ પોઝિટિવ સંખ્યા દર્શાવે છે અને જો સૌથી નોંધપાત્ર બીટ 1 હોય તો આ નેગેટિવ સંખ્યાને રજૂ કરે છે તેથી તે સમજ સાથે મને સંખ્યા દર્શાવવા માટે 3 બિટ્સ મળ્યા છે તેથી 3 બીટ્સ સાથે હું નંબર 7 સુધી જઈ શકું છું તેથી જો મને 4 બીટનું રીપ્રેસનટેશન મળે તો હું 0 થી 7 નંબરને રજૂ કરી શકું છું જે પોઝિટિવ છે અને હું તેના પૂરક લઈ શકું છું અને 1 થી 8 નું રીપ્રેસનટેશન કરી શકું છું કારણ કે જો હું 4 બીટ નંબર સિસ્ટમમાં 0 નું પ્રતિનિધિત્વ લઉં તો સંખ્યા 0000 હોય છે જો હું તેનો પૂરક લઉં તો આ બધું 1 બની જશે અને તે 0 રજૂ કરે છે તેથી આ ખોટું છે તેથી જો હું પ્લસ 7 રજૂ કરવા માંગુ છું તો પ્લસ 7 એ 0111 તરીકે રજૂ થાય છે જો હું 7 રજૂ કરવા માંગુ છું તો તે 1000 થશે તેવી જ રીતે કહો કે જો હું 7 રજૂ કરવા માંગુ તો તે 1000 તરીકે રજૂ થાય છે તેથી આ માઈનસ 8 નથી તેથી આ માઈનસ 7 સુધી જઈ શકે છે તેથી હું 0 થી પ્લસ 7 અને માઈનસ 1 થી માઈનસ 7 સુધી જઈ શકું છું આ શક્ય છે જો કે ત્યાં એક સમસ્યા છે આ સમસ્યા 0 નું પ્રતિનિધિત્વ કરવાની છે 4 બીટ નંબર સિસ્ટમમાં 0 આ દ્વારા રજૂ કરવામાં આવશે હવે જો હું આ બધા બિટ્સને પૂરક બનાવીશ તો પછી શું થશે કે તે 1111 બનશે તેનો અર્થ એ છે કે તે શું રજૂ કરે છે આપણી પરિભાષા મુજબ આ 0 નું રીપ્રેસનટેશન કરતુ હોવું જોઈએ તેથી હવે તમને એક જ નંબરની 2 રજૂઆતો મળી છેજે એક સમસ્યા છે કારણ કે 0 અને 0 તે અર્થહીન છે તેઓ સમાન છે પરંતુ જ્યાં સુધી 1 ની પૂરક રજૂઆતનો સંબંધ છે ત્યાં સુધી તમને તેમના માટે 2 અલગ અલગ રજૂઆતો મળશે તેથીઆ રીપ્રેસનટેશન મુશ્કેલ બને છે આને કારણે આપણે બીજી રજૂઆત માટે ગયા જે 2ના પૂરક રીપ્રેસનટેશન તરીકે ઓળખાય છે 2 ના પૂરક રીપ્રેસનટેશનમાં 1 ના પૂરક નું રીપ્રેસનટેશન મેળવ્યા પછી આપણે તેમાં 1 ઉમેરીએ છીએ તેથી 2 ની પૂરક રજૂઆતમાં 4 આ પ્રમાણે હશે તેથી 2 ના પૂરકમાં 4 મેળવવા માટે પ્રથમ આપણે 4 એટલે કે 0100 ના રીપ્રેસનટેશન સાથે શરૂઆત કરીએ છીએ પછી આપણે 1 નું પૂરક લઈએ છીએ જે 1000 છે અને પછી તેની સાથે 1 ઉમેરીએ છીએ તેથી તે 1001 બને છે તો હવે તમને આ નંબર મળી ગયો છે તેથી આ માઈનસ 4 નું 2 ના પૂરક માં રીપ્રેસનટેશન છે હવે આ 2 ની પૂરક રજૂઆત તે આ પ્લસ 0 માઇનસ 0 રજૂઆતથી સહન કરતુ નથી કારણ કે પ્લસ 0 એ બધા 0 દ્વારા રજૂ થાય છે હવે જો તમારી પાસે માઈનસ 0 હોય અને જો તમે માઈનસ 0 ને દર્શાવવાનો પ્રયત્ન કરશો તો આપણે શું કરીશું કે આપણે આ માઈનસ કોમ્પ્લીમેન્ટ લઈશું તેથી માઈનસ 0 મળશે હવે આ 2 ના પૂરક નું 1111 ની સાથે રીપ્રેસનટેશન કરવા માટે હું આ 1111 ની સાથે 1 ઉમેરીશ પછી જ્યારે હું આ ઉમેરો કરીશ ત્યારે આ તમામ બિટ્સ 0 થશે અને સાથે કેરી 1 થશે તેથી જો આપણે આ કેરી ને કાઢી નાખીએ તો આ રીપ્રેસનટેશન 0 બને છે તેથી બંને પ્લસ 0 અને માઈનસ 0 હોવા છતાં તે સમાન સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે જે તમામ નંબર સિસ્ટમમાં તમામ 0 છે તેથી તે નેગેટિવ સંખ્યાની રજૂઆતને સરળ બનાવે છે તેથી હવે ત્યાં પ્રશ્ન છે સંખ્યાઓની શ્રેણીનો કે જેને તમે રજૂ કરી શકો છો તેથી જો તમને n બીટનું રીપ્રેસનટેશન મળ્યું હોય તો આ 2 ની પૂરક નંબર સિસ્ટમ આપણને ફક્ત સંખ્યાઓનો ક્રમ રજૂ કરવાની મંજૂરી આપશે તેથી જો આપણી પાસે n બીટ રીપ્રેસનટેશન હોય તો આ 2 ની પૂરક સંખ્યા સિસ્ટમ કહે છે કે આપણે સંખ્યાઓની શ્રેણી રજૂ કરી શકીએ છીએ જે આ છે 2n 1 to 2n 1 1 ઉદાહરણ તરીકે જો તમારી પાસે n બરાબર 4 હોય અને જો તમે નેગેટિવ સંખ્યાઓને ધ્યાનમાં ન લો તો તમે 0 થી 15 નું રીપ્રેસનટેશન કરી શકો છો એટલે કે આ 15 એ 2 ની 4 ઓછા 1 ઘાત સિવાય બીજું કંઈ નથી તેથી આપણે 0 થી 15 સુધી જઈ શકીએ છીએ પરંતુ જો તમે પોઝિટિવ અને નેગેટિવ બંને સંખ્યાઓનું રીપ્રેસનટેશન કરો છો તો તમે નીચે મુજબ જઈ શકો છો 23 1 to 23 1 1 તેથી બાકીની સંખ્યાઓ n બીટમાં 2 ની પૂરક સંખ્યા સિસ્ટમનો ઉપયોગ કરીને રજૂ કરી શકાતી નથી તેથી જો તમે મોટી સંખ્યાઓ દર્શાવવા માંગતા હોવ તો તમારે પ્રવેશની કિંમત વધારવી પડશે તમારે સંખ્યા સિસ્ટમમાં વધુ બિટ્સનો ઉપયોગ કરીને તેનું રીપ્રેસનટેશન કરવું પડશે તો આ રીતે આપણે આ બાકીની સંખ્યાઓનું રીપ્રેસનટેશન કરી શકીએ છીએ હવે તે આપણને કેવી રીતે મદદ કરે છે કે આ 2 ની પૂરક સંખ્યા પદ્ધતિમાં સરવાળો અને બાદબાકી સમાન બની જાય છે તેથી આ કેવી રીતે કરવું જેમ કે જો મારે બાદબાકી કરવી હોય કહો કે 55 ઓછા 44 જે બધી સંખ્યાઓ નો બેઝ 10 છે તો સૌ પ્રથમ મારે 55 નું બાઈનરી રીપ્રેસનટેશન લેવું પડશે તેથી બાઈનરી રીપ્રેસનટેશન માટે તે સરળ હોય છે કે જો આપણે આ ચાર્ટ ને ટોચ પર 1 2 4 8 16 બિટ્સ તરીકે લખીએ જેમ કે આપણે ડાબી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અંકોનું વજન વધી રહ્યું છે તો 55 આ બીટ 1 હોવો જોઈએ તેથી 32 ગયા તો તમારી પાસે 23 બાકી છે તેથી આ 16 એ 1 ની બરાબર હોવો જોઈએ તેથી 16 23 ઓછા 16 થાય તેથી 7 બાકી રહેશે તેથી આ 48 છે જે 32 વત્તા 16 છે તેથી 48 છે હવે હું 8 લઈ શકતો નથી કારણ કે તે 56 થઈ જશે તો મારે આ 4 લેવું પડશે તેથી તે આપણને 52 આપશે અને આ બંને 1 હોવા જોઈએ તેથી 110111 તે 55 નું રીપ્રેસનટેશન છે તેથી આ 55 છે તેથી 44 માટે ફરીથી એ જ તકનીકો દ્વારા 32 વત્તા 8 એટલે 40 વત્તા 1 એટલે 44 થશે હવે હું માઈનસ 44 નું રીપ્રેસનટેશન કરવા માંગુ છું તેથી મારી પાસે વધુ એક અંક હોવો જોઈએ તેથી જો હું 6 બીટનું રીપ્રેસનટેશન લઉ તો હું 44 નું રીપ્રેસનટેશન કરી શકતો નથી કારણ કે 6 બીટની રજૂઆત સાથે જો તમે આ સૂત્રને અનુસરો અને જો n બરાબર 6 હોય તો હું માઈનસમાંથી જઈ શકું છું તે છે તે કરશે તે માઈનસ 2 ની ઘાત 5 થી 2 ની ઘાત 5 ઓછા 1 સુધી જઈ શકે છે તેથી શ્રેણી માઈનસ 32 થી વત્તા 31 છે તેથી 44 માઈનસ 44 ને આ ફોર્મેટ માં રજૂ કરી શકાતું નથી તેથી મારે n બરાબર 7 માટે જવું પડશે જો હું n બરાબર 7 માટે જાઉં તો તે કિસ્સામાં હું માઈનસ 2 ની ઘાત 6 થી 2 ની 6 ઓછા 1 ઘાત ને રજૂ કરી શકીશ તેથી 2 ની 6 ઘાત એ 64 થી માઇનસ 64 થી વત્તા 63 છે તેથી આ સંખ્યાઓ તે શ્રેણીમાં બંધબેસે છે તેથી હું 7 બીટ રીપ્રેસનટેશન લઉં છું તેથી જો મારે માઈનસ 44 નું રીપ્રેસનટેશન કરવું હોય તો સૌ પ્રથમ મારે એ કરવું પડશે તેથીપ્લસ 44 આ 0101100 તરીકે રજૂ થાય છે તેથી હું પ્રથમ 1 નું પૂરક લઉં છું તેથી તે 1010011 બને છે અને પછી હું તેની સાથે 1 ઉમેરું છું તેથી આ 0010101 બને છે હવે જો હું આને 55 સાથે ઉમેરું તો મારી ક્રિયા બાદબાકીની ક્રિયા છે પણ હું એક ઉમેરો કરું છું તેથી વધુમાં હું કેવી રીતે કરી શકું તેથી આ સાથે હું આ સંખ્યા 55 ઉમેરું છું તેથી 7 બીટમાં રજૂ થયેલ 55 આના જેવું છે 0 પ્રથમ બીટ 0110111 હોવો જોઈએ આ ઉમેરો કરો તેથી તે 110 છે પછી 1 કેરી છે પછી 0 પછી 1 આવે છે તે 0 બને છે અને 1 કેરી છે તેથી આ સંખ્યા બને છે તેથી આ બીટ હું અવગણી શકું છું તો તમે જુઓ આ ડેસિમલ નંબર 11 સિવાય બીજું કંઈ નથી ડેસિમલ નંબર પદ્ધતિમાં આ મૂલ્ય 11 એટલે કે 8 વત્તા 2 વત્તા 1 છે તેથી આ રીતે હું આ સરવાળાની ક્રિયા સરવાળો અને બાદબાકીની ક્રિયા સમાન રીતે કરી શકું છું તેથી આ દેખીતી રીતે એવું લાગે છે કે તેમાં શું મહાન છે પરંતુ મુદ્દો એ છે કે જ્યારે તમારી સિસ્ટમમાં તમારા પ્રોસેસર માં થોડી સર્કિટરી હોય તો પછી હાર્ડવેર ના એક ભાગ દ્વારા 2 ઑપરેશન્સ કરવા સક્ષમ બનવું એ ખૂબ મહત્વનું હોય છે કારણ કે પછી તમારી પાસે અલગ એડર અલગ સબટ્રેક્ટર રાખવાની જરૂર નથી જ્યારે અન્ય નંબર સિસ્ટમ માટે જેમ કે 1 ની પૂરક સંખ્યા સિસ્ટમ કહે છે કે તમારા એડર અને સબટ્રેક્ટર મોડ્યુલ્સ અલગ હોવા જોઈએ અને તેને એડિશન મોડ્યુલ સાથે જોડી શકાતું નથી તેથી તે રીતે તે થોડી મુશ્કેલી ઊભી કરે છે આગળ આપણે આ નંબર સિસ્ટમ પર કેટલીક સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરીશું કેટલીક સમસ્યાનો અમુક વર્ગ કે જેને આપણે સમજાવીએ છીએ કે આ નંબર સિસ્ટમ્સનો વાસ્તવમાં વિવિધ કિસ્સાઓ માં કેવી રીતે ઉપયોગ થાય છે ધારો કે પ્રથમ સમસ્યા કે જે આપણે ધ્યાન માં લઈશુ તે આ છે આપણને 2 વિવિધ નંબર સિસ્ટમમાં 2 નંબરો આપવામાં આવ્યા છે તેમાં બેઝ ની કિંમતો જાણીતી નથી પરંતુ એવું કહેવાય છે કે આ સંખ્યાઓ સમાન છે અને જો સંખ્યાઓની કિંમતો સમાન છે તો પછી તેના આધાર મૂલ્ય શું હોઈ શકે છે તેથી ધારો કે આપેલ સંખ્યા એ આપેલ સમીકરણ આ પ્રમાણે છે x 1 y પ્રથમ નંબર બેઝ x 1 નંબર સિસ્ટમ છે અને બીજો નંબર બેઝ y નંબર સિસ્ટમ છે અને તેના મૂલ્યો સમાન છે તેથી આપણે x અને y ની કિંમતો શોધવાની છે તો x અને y ના સંભવિત મૂલ્યો શું છે અલબત્ત તેનો જવાબ અનન્ય ન હોઈ શકે પરંતુ આપણે શું થઈ રહ્યું છે તે જોવાનો પ્રયાસ કરી શકીએ છીએ તેથી જો આ સાચું હોવું જરૂરી હોય તો જો આપણે ફક્ત નંબર સિસ્ટમમાં આપણા જ્ઞાનનો ઉપયોગ કરીએ તો 4 9 3y5 તેથી જો તમે તેને વધુ સરળ કરો તો તે 4 x વત્તા 5 બરાબર 3 y વત્તા 5 આપે છે તેથી આ 5 એ 2 બાજુઓમાંથી રદ થાય છે તેથી આપણી પાસે 4x બરાબર 3y છે તેથી આ જરૂરિયાત છે આ 4x બરાબર 3y કેવી રીતે થઈ શકે છે હવે તે જ સમયે આપણી પાસે આ હોઈ શકે છે જેમ કે આ x એ 3y4 થી મોટો અથવા બરાબર હોવો જોઈએ તેથી તે અંતિમ શરત છે જે અહીં આપણને મળે છે હવે આ શરત સંતોષવી પડશે હવે x અને ત્યાં બીજી પણ એક આવશ્યકતા છે તેથી આવા ઘણા મૂલ્યો હોઈ શકે છે જેમ કે આ સમીકરણ x બરાબર 3 અને y બરાબર 4 મૂકીને સમીકરણ સંતોષી શકાય છે પરંતુ શું આ તેનો ઉકેલ હોઈ શકે આ x બરાબર 3 y બરાબર 4 તે આ સિસ્ટમનો ઉકેલ હોઈ શકે છે પરંતુ એવું નથી કારણ કે આ x ઓછા 1 એ આ સંખ્યા સિસ્ટમનો આધાર છે અને આ આધારમાં જો x બરાબર 3 હોય તો હવે આધાર શું હોય છે તેનો આધાર 2 ની બરાબર બને છે તેથી માન્ય અંકો માત્ર 0 અને 1 છે પરંતુ અહીં હું 4 અને 9 અંકોનો ઉપયોગ કરી રહ્યો છું તેથીએ જ રીતે x બરાબર 3 માન્ય નથી y બરાબર 4 પણ માન્ય નથી કારણ કે અહીં તે 35 છે તેથી 5 આપણને એક અંક મળ્યો છે જે 5 છે તે પણ આધાર 5 કરતાં વધુ હોવો જોઈએ તેથી તે 4 ની બરાબર ન હોઈ શકે તેથી આ ઉકેલ ખોટો ઉકેલ છે તેથી તમે આને ઉકેલ તરીકે લઈ શકતા નથી તો બીજો ઉકેલ આ સમીકરણ પરથી હું કહી શકું છું કે x ઓછા 1 જે હોવું જોઈએ તે 10 કરતા મોટો હોવો જોઈએ અથવા 10 બરાબર હોવો જોઈએ કારણ કે ત્યાં 9 છે તેથી આગળનો અંક 10 છે તેથી આ પર થી હું કહી શકું છું કે x એ 11 કરતા મોટો હોવો જોઈએ અથવા 11 બરાબર હોવો જોઈએ એ જ રીતે આના પરથી હું કહી શકું છું કે y એ 5 કરતા મોટો અથવા 5 બરાબર હોવો જોઈએ તેથી આપણી પાસે ઉકેલ સાથે આ વધારાની મર્યાદાઓ છે તેથી આપણી પાસે હવે 3 શરત છે 4x બરાબર 3y આ એક શરત છે x એ 11 કરતા મોટો અથવા સમાન અને y એ 5કરતા મોટો અથવા સમાન હોવો જોઈએ આ અન્ય 2 મર્યાદાઓ છે તેથી જો આપણે આ બધી મર્યાદાઓને સંતોષવા માંગતા હોય તો જો x બરાબર 12 હોય અને y બરાબર 6 હોય તો' મને માફ કરશો 6 નહીં y બરાબર 16 હોય તો આપણને સંભવિત ઉકેલ તરીકે શું મળશે તેથી આપણને આ ઉકેલ x બરાબર 12 અને y બરાબર 16 મળ્યો છે તેથી આ રીતે જો આ ઉકેલ તે આ સમીકરણ 4x બરાબર 3y ને સંતોષે છે તે જ સમયે તે આ જરૂરિયાતોને પણ સંતોષે છે જેમાં x માયનસ 1 એ 10 કરતા મોટો અથવા સમાન હોય અને y એ 5 કરતા મોટો અથવા સમાન હોય આ બંને મર્યાદાઓ સંતુષ્ટ છે તો આ સાચો ઉપાય છે તેથી તમારી પાસે x ની અન્ય કિંમતો પણ હોઈ શકે છે જેમ કે જો તમે ગુણાકાર કરો અને જો તમે આગામી ઉચ્ચ મૂલ્ય માટે જાઓ તો કહો કે x બરાબર 36 છે આનો કોઈપણ ગુણાંક x બરાબર બંનેનો 2 વડે ગુણાકાર કરો x બરાબર 24 y બરાબર 32 છે તેથી આ પણ એક ઉકેલ છે તેથી આવા અસંખ્ય ઉકેલો છે પરંતુ તે આ ઉકેલોમાંનો એક છે ઠીક છે તેથી આગળ આપણે આ પ્રસ્તાવના વ્યાખ્યાનના બીજા ભાગમાં જઈશું જે મૂળભૂત ડિજિટલ ડિઝાઇન વિશે છે તેથી આપણે કમ્પ્યુટર સિસ્ટમમાં સંગ્રહ કરી શકાય તેવા નંબરો જોયા છે અથવા જો પ્રોસેસર તેમનો 2 ની પૂરક નંબર સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરી શકે છે પરંતુ પ્રોસેસિંગ કરવા માટે આપણી પાસે થોડી સર્કિટરી હોવી જરૂરી છે અને મેં પહેલા કહ્યું છે તેમઆપણે માનીશું કે માહિતી ડિજિટલ ફોર્મેટ માં ઉપલબ્ધ છે તેથી જે કામગીરી કરવામાં આવે છે તે માત્ર ડિજિટલ ફોર્મેટ માં જ છે હવે જ્યારે હું આ ડિજિટલ ફોર્મેટ ડેટા અને તેમની પ્રક્રિયા વિશે વાત કરી રહ્યો છું ત્યારે આપણે આવશ્યકપણે ડિજિટલ લોજિક સર્કિટ વિશે વાત કરીશું તેથી આ ડિજિટલ લોજિક સર્કિટ માટે અલગ અભ્યાસક્રમો હોઈ શકે છે તેથી આપણે તેની વધુ વિગતોમાં નહીં જઈએ પરંતુ આ માઇક્રોપ્રોસેસર અભ્યાસક્રમ પર ચર્ચા કરતી વખતે જરૂર પડી શકે તેવા ભાગોને આપણે જોઈશું તેથી હું ફક્ત તે ખ્યાલોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરીશ હવે ડીજીટલ લોજીક નો અર્થ થાય છે કે જો આ એક સર્કિટ છે જેને ડીજીટલ બ્લોક તરીકે લેવામાં આવે છે તો તેને સંખ્યાબંધ ઇનપુટ મળ્યા હોય શકે છે અને તેના સંખ્યાબંધ આઉટપુટ હોઈ શકે છે હવે એનાલોગ સિગ્નલ થી વિપરીત જ્યાં મૂલ્યો પ્રકૃતિમાં સતત હોય છે ત્યારે ડિજિટલ સિસ્ટમ માં મૂલ્યો અલગ હોય છે અને આપણી પાસે 2 અલગ અલગ સ્તરો હોય છે તેથી એકને ઉચ્ચ તર્ક સ્તર કહેવાય છે અને બીજાને નિમ્ન તર્ક સ્તર કહેવાય છે તેથી આ ઉચ્ચ અને નીચા તર્ક સ્તરો તે મૂળભૂત રીતે 2 વોલ્ટેજ સ્તરો છે જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ જ્યાં એક ઊંચું છે અને બીજું નીચું છે હવે એવી ઘણી ટેક્નૉલૉજી વિકસાવવામાં આવી છે કે જેના દ્વારા આ ડિજિટલ સર્કિટને સાકાર કરવામાં આવે છે જેમાં 2 લોકપ્રિય તકનીકો TTL અને CMOS છે તેથી આ 2 લોકપ્રિય તકનીકો છે જે આપણી પાસે છે હવે આ દરેક તર્ક આ તર્ક પરિવારો તેઓને આ ઉચ્ચ સ્તર અને નીચા સ્તરના સંકેતના જુદા જુદા અર્થઘટન મળ્યા છે તેથી મૂળભૂત રીતે તમે અહીં જે સિગ્નલ મેળવી રહ્યા છો તે વોલ્ટેજ સિવાય બીજું કંઈ નથી તેથી તે વોલ્ટેજનું તર્ક ઉચ્ચ અથવા 1 અથવા તર્ક નીચું અથવા 0 તરીકે અર્થઘટન થાય છે તે ચોક્કસ તર્ક પરિવાર જે સ્તરને ધ્યાનમાં લે છે તેના પર આધાર રાખે છે હવે TTLના કિસ્સામાં આ લોજિક હાઈ તરીકે 2 4 વોલ્ટ અને તેથી વધુ હોય તેવી કોઈપણ વસ્તુને લેવામાં આવે છે અને 0 5 કરતા ઓછી હોય તેવી કોઈપણ વસ્તુ લોજિક લો તરીકે લેવામાં આવે છે બીજી તરફ CMOS માટે અને અહીં TTL ફેમિલી માટે DC સપ્લાય વોલ્ટેજ 5 વોલ્ટ હોય છે તેથી તેના સંદર્ભમાં આપણને આ એક ઉચ્ચ તર્ક સ્તર અને નિમ્ન તર્ક સ્તર મળ્યા હોય છે CMOS માં તેને જે કોસ્ટ કનસીડૅરેશન મળી છે જે 0 3 કરતાં વધુ હોય તેને VDD તરીકે ગણવામાં આવે છે જે આનાથી ઓછું હોય તેને લોજિક લો તરીકે લેવામાં આવે છે VDD અને VSS વાસ્તવમાં સપ્લાય વોલ્ટેજ છે તેથી CMOS ના કિસ્સામાં ત્યાં 2 બિંદુઓ છે એક VDD અને બીજુ VSS કહેવાય છે તેથી સામાન્ય રીતે આ VSS પોઈન્ટ એ ગ્રાઉન્ડ પોઈન્ટ છે અને VDD એ સપ્લાય વોલ્ટેજ પોઈન્ટ છે તેથી તે રીતે આપણને જે મળ્યું છે તેની સમાન આ હોય છે કહો કે TTL ના કિસ્સામાં આપણે સામાન્ય રીતે તેને VCC કહીએ છીએ પરંતુ આ કિસ્સામાં આપણે તેને VDD કહીશું ગ્રાઉન્ડ VSS એ 0 ની બરાબર ન પણ હોઈ શકે અને VSS નું બીજું પણ મૂલ્ય હોઈ શકે છે તેથી આ VDD અને VSS વચ્ચેનો તફાવત છે તેથી તે તફાવત તરીકે લેવામાં આવે છે અન્યથા તે સમાન હોય છે તેથી તમે જોશો કે તર્કના સ્તરોમાં તફાવત છે અને CMOS ને પણ વિવિધ તકનીકો મળી છે અને વિવિધ તકનીકોમાં આ VDD VSS મૂલ્યો બદલાય છે તેથી ટેક્નોલોજી સ્કેલિંગ પ્રગતિ કરી રહ્યું હોવાના પરિણામે આપણને તે અલગ મળે છે તેથી હવે સપ્લાય વોલ્ટેજ 1 વોલ્ટ ની રેન્જ માં છે તેથી સ્વાભાવિક રીતે આ ઉચ્ચ અને નીચા સ્તરો TTL ની સરખામણીમાં આપણી પાસે ઘણા ઓછા છે તેથી અલબત્ત આ દરેક પરિવારોને તેમના પોતાના ફાયદા અને ગેરફાયદા મળ્યા છે આપણે તેમાં જઈશું નહીં અને બંને પરિવારોનો ઉપયોગ સર્કિટ અમલીકરણ માટે થાય છે અને મોટે ભાગે CMOS સર્કિટનો ઉપયોગ થાય છે પરંતુ સર્કિટના આઉટપુટ સ્ટેજ માટે ઘણા કિસ્સાઓમાં આપણે TTL લોજિક માટે પણ જઈએ છીએ તેથી ડિજિટલ ફેમિલિ માં જોતાં કોઈપણ ડિજિટલ સર્કિટ ને 2 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે એકને કોમ્બિનેશનલ ક્લાસ કહેવાય છે અને બીજાને ક્રમિક ક્લાસ કહેવાય છે કોમ્બિનેશનલ સર્કિટ એટલે કે ત્યાં કોઈ મેમરી નથી સર્કિટ તેની અગાઉની સ્થિતિને યાદ કરતું નથી તે વર્તમાન ઇનપુટ માં જોઈને આઉટપુટ ઉત્પન્ન કરશે તેથી અહીં આઉટપુટ ફક્ત વર્તમાન ઇનપુટ પર આધાર રાખે છે જ્યારે ક્રમિક સર્કિટ ના કિસ્સામાં આઉટપુટ સિસ્ટમની વર્તમાન સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વત્તા ઇનપુટ પર આધાર રાખે છે તે બંને જથ્થા પર આધારિત હોય છે તેથી તે કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટ તરીકે કામ આપે છે હવે કોમ્બિનેશનલ સર્કિટ માટે તેને સામાન્ય રીતે લોજિક ગેટ્સ નામની કોઈ વસ્તુનો ઉપયોગ કરીને સમજી શકાય છે અને ત્યાં ઘણા પ્રકારના લોજિક ગેટ્સ હોય છે તેથી તમે AND જેવા લોજિક ગેટ ના પ્રકારથી પરિચિત હશો તેથી આ એક AND લોજિક ગેટનું પ્રતીક છે તેમાં 2 ઇનપુટ છે A અને B અને આઉટપુટ F છે પછી તે ટ્રુથ ટેબલ ના રૂપમાં રજૂ થાય છે તેથી ટ્રુથ ટેબલમાં આપણને ગેટના દરેક ઇનપુટને અનુરૂપ કૉલમ અને આઉટપુટને અનુરૂપ કૉલમ મળ્યા છે હવે આપણે આ ઇનપુટ મૂલ્યોના તમામ સંભવિત સંયોજનોને સૂચિબદ્ધ કરીએ છીએ તેથી તેઓ 0 0 0 1 1 0 અને 1 1 હોઈ શકે છે તેથી સામાન્ય રીતે નીચા મૂલ્યને રજૂ કરવા માટે 0 અને તર્ક ઉચ્ચ મૂલ્યને રજૂ કરવા માટે 1 નો ઉપયોગ કરશે હવે આ AND ગેટ કહે છે કે આ આઉટપુટ ત્યારે 0 હોવું જોઈએ કે જ્યારે ઓછામાં ઓછું એક ઇનપુટ 0 હોય જ્યારે બંને ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1 હોવું જોઈએ એ જ રીતે બીજા ઘણા ગેટ્સ છે એક ગેટ જેને OR ગેટ કહેવામાં આવે છે તેથી જે આ રીતે રજૂ થાય છે A અને B એ 2 ઇનપુટ છે અને F એ આઉટપુટ છે તો આ OR ગેટ છે અને અહીં ટ્રુથ ટેબલ કંઈક આના જેવું હશે તેથી આ 0 0 0 1 1 0 અને 1 1 છે અને OR ગેટના કિસ્સામાં જ્યારે પણ કોઈપણ ઇનપુટ 1 હશે ત્યારે આઉટપુટ 1 હશે અને આઉટપુટ 0 ત્યારે જ થશે કે જ્યારે બધા ઇનપુટ્સ 0 હશે ત્યાં અન્ય ગેટ્સ હોય છે જેમ કે આપણને NAND ગેટ મળ્યો છે અને જે AND ગેટનો ઇનવર્ટ છે તેથી NAND ના કિસ્સામાં ટ્રુથ ટેબલ નીચે દર્શાવેલ છે એ જ રીતે જો તમે NOR ગેટ લો છો તો NOR ગેટ એ OR ગેટનું ઉલટુ સિવાય બીજું કંઈ નથી બીજો ખૂબ જ રસપ્રદ ગેટ એ XOR ગેટ છે ધારો કે આપણને 2 ઇનપુટ મળ્યા છે અને અહીં આઉટપુટ 1 હશે જો કે તેમાંથી માત્ર એક જ 1 બરાબર હોય છે તો આ ટ્રુથ ટેબલ છે જો હું આ A B અને F દોરું તો આ 0 0 0 1 1 0 અને 1 1 છે તેથી જ્યારે આ F જ્યારે પણ 0 હોય ત્યારે કારણ કે બંને ઇનપુટ 0 છે આ એક છે આ એક છે પરંતુ આ ફરીથી 0 છે 1 1 ફરીથી 0 છે જે કહે છે કે ઇનપુટ્સ સમાન છે આ XOR ગેટ જ્યારે આપણે આ માઇક્રોપ્રોસેસર ડિઝાઇનમાં જઈ રહ્યા છીએ ત્યારે તેને ખૂબ જ મહત્વપૂર્ણ એપ્લિકેશન મળી છે કારણ કે તમે જુઓ છો કે તે 2 ઇનપુટ્સ A અને B વચ્ચે તુલના કરી શકે છે તેથી જો તમે 2 ઇનપુટ સમાન છે કે નહીં તે તપાસવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો પછી આ XOR ગેટ એ તેનો સીધો જવાબ છે તેથી આ રીતે તમે 2 નંબરો અથવા 2 ઇનપુટ્સનો XOR લઈ શકો છો અને જો જવાબ 0 હોય તો તેનો અર્થ એ કે તેઓ સમાન છે જો જવાબ 1 હોય તો તેનો અર્થ એ કે મૂલ્યો સમાન નથી તેથી તે રીતે XOR ગેટને ખૂબ સારી એપ્લિકેશન મળી છે તેથી તેવી જ રીતે તમારી પાસે XNOR ગેટ પણ હોઈ શકે છે જ્યાં XOR ગેટ આઉટપુટ પર તમે બબલ લો છો તેથી જો આ XOR ગેટ હોય તો આપણે અહીં એક બબલ લઈએ છીએ તેથી તે XNOR ગેટ છે અને અલબત્ત અન્ય ગેટ કે જેના વિશે આપણે સ્પષ્ટપણે વાત કરી નથી તે છે ઇન્વર્ટર ગેટ જે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ સર્કિટ છે તેથી ઇન્વર્ટર એટલે કે ઇનપુટ ગમે તે હોય પરંતુ આઉટપુટ તેનું ઇન્વર્ટ હશે